સેલ કલ્ચર ટેકનોલોજી ના અભ્યાસક્રમમાં ફરીથી આપનું સ્વાગત છે આજે આપણે સપ્તાહ 1 ના વર્ગ 3 માં છીએ પ્રથમ વર્ગમાં મેં નમ્ર પ્રયાસ કર્યો હતો કે તમે સેલ કલ્ચર ની બહાર તેને માત્ર એક કલ્ચર ની તકનીક તરીકે વિચાર કરવા માટે વિનંતી કરી હતી અને મેં તમને કહ્યું કે તેના દરેક મુદ્દામાં એક ફિલોસોફી છે ત્યાં અમુક બાબતોને આંધળી રીતે અનુસરવાને બદલે તે તત્વજ્ઞાનનો વિષય છે અને તેમાં સરળ રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાન સામેલ છે આજથી આગામી 2 વર્ગોમાં તમે જાણો છો કે તે 2 કે 3 જે પણ હોય તમે અમને જે પણ માં લઈ જાઓ આપણે ત્યાં સેલ ના જીવવિજ્ઞાન વિશે વાત કરીશું જે ઈન વિવો અને ઈન વિટ્રો સ્થિતિમાં દેખાય છે કારણ કે હું સેલ ના જીવવિજ્ઞાનને જેટલું પણ સમજું છું તે આપણને શરીરની અંદરના જેવી જ પરિસ્થિતિને ફરીથી બનાવવામાં મદદ કરશે તો આપણે સપ્તાહ 1 માં છીએ અને આજે આપણો વર્ગ 3 છે અને આજે આપણે સેલ ના જીવવિજ્ઞાન વિશે વાત કરીશું જેને શરીરની બહાર સેલ ના વિકાસ કરવા માટે ગણવામાં આવશે અહી આ મુખ્ય મુદ્દો છે જેની આગામી કેટલાક વર્ગોમાં ચર્ચા કરવામાં આવશે આ મુદ્દાને સમજવા માટે સૌ પ્રથમ આપણે સમજવું પડશે કે શરીરની અંદર સેલ કઈ પરિસ્થિતિઓમાં વિકાસ પામે છે તો ચાલો આપણે પાછલા ઉદાહરણોમાંથી એક ઉદાહરણ લઈએ જેનો તમે ઉપયોગ કર્યો હતો તેથી ઉદાહરણ તરીકે કહો કે જો ફરીથી તે જ સમજાવવું હોય તો ફક્ત કાર્ડિયાક સેલ નું ઉદાહરણ લો હૃદય ના કાર્ડિયાક બરાબર છે તો આ સેલ જે અહીં બહાર વિકાસ કરી રહ્યા છે તે કાર્ડિયાક માયોસાઈટ છે જેને મેં પહેલા જ સમજાવ્યું છે અને અહીં આ ગેપ જંકશન છે આ સેલ જે અહીં બહાર છે તેઓ પ્રથમ એ પરિમાણ ધરાવે છે કે તેમને ઓક્સિજન ની જરૂર હોય છે અને તેઓ કાર્બન ડાયોક્સાઈડ આપે છે હવે ત્યાં કંઈક છે જેને તેઓ પ્રણાલીની અંદર ગેસ ના વિનિમયની પદ્ધતિ ધરાવે છે તેમ કહેવામાં આવે છે તે પહેલી વસ્તુ છે જેની તમને જરૂર પડશે કારણ કે ઓક્સિજન ની ગેરહાજરીમાં તેની ગેરહાજરીમાં તે એનારોબિક પરિસ્થિતિ છે જેમાં આ સેલ મૃત્યુ પામશે તેમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ની જરૂર છે અને માત્ર એટલું જ નહીં અહીં ઉત્પન્ન થતા આ કાર્બન ડાયોક્સાઈડ ને પણ પ્રણાલીની બહાર મોકલવો જ પડશે નહિંતર તે આના પર્યાવરણને એસિડિક બનાવશે કારણ કે CO2 વત્તા H2O આપણે જાણીએ છીએ કે તે કાર્બોનિક એસિડ બનાવશે તો તેને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ ત્યાં ગેસ નો વિનિમય યોગ્ય રીતે હોવો જોઈએ જે થવો જોઈએ ત્યાં ગેસ ના વિનિમય વગર આ સેલ નો વિકાસ થવાનો નથી તેથી જો તમે આ ટિશ્યુ ને અહીંથી બહાર કાઢી રહ્યા હોવ તો આ પ્રથમ વસ્તુ છે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ અને તમે ત્યાં ગેસ ના વિનિમયનું યોગ્ય વાતાવરણ પૂરૂ પાડવા માટે સક્ષમ હોવા જોઈએ અને આપણે એ વાત પર આવીશું કે કેવી રીતે ગેસ નું વિનિમય થાય છે તથા પ્રણાલીમાં અને પ્રણાલીની બહાર આ એક પરિમાણને કેવી રીતે જાળવવામાં આવે છે હવે આપણે આ તેના પછીનું પરિમાણ યાદ રાખવું પડશે જો તે તમને યાદ હોય કે એક વ્યાખ્યાનમાં થોડી વાર ઉભા રહો તો મેં કહ્યું હતું કે જો આ સેલ ત્યાં સપાટીને વળગી રહે છે ત્યાં 2 પ્રકારના સેલ છે જે સેલ અહીં નથી અલબત્ત તેની પાસે જે છે તેઓ તેના અન્ય ભાગો છે તેઓ વળગી રહેનારા સેલ અને બિન વળગી રહેનારા સેલ છે આપણે કયા સેલ નું કલ્ચર કરી રહ્યા છીએ તો બિન વળગી રહેનારા સેલ વિશે વિચારો વળગી રહેનારા સેલ તમે તેને જોઈ શકો છો કે આ બધા આપણા હાથમાં એકબીજાને બરાબર વળગી રહ્યા છે હવે બિન વળગી રહેનારા સેલ રક્ત સેલ તેઓ તમારા શરીરમાં ફરતા હોય છે અને બિન વળગી રહેનારા છે બરાબર તેઓ વળગી રહેતા નથી જો તેઓ વળગી રહે છે તો તેઓ તૂટી જાય છે કારણ કે તેઓને ઓક્સિજન નું વહન કરવાનું છે તો શું આપણે RBC લાલ રક્ત સેલ વિશે વાત કરી રહ્યા છીએ શું આપણે WBC શ્વેત રક્ત સેલ વિશે વાત કરી રહ્યા છીએ અથવા આપણે ખરેખર RBC વિશે વાત કરી રહ્યા છીએ આ તમામ લિમ્ફોસાઈટ્સ લ્યુકોસાઈટ્સ મેક્રોફેજ આપણે આને કલ્ચર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જો આપણે તેમને કલ્ચર આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો તમે તેમને વળગી રહે તેવા ઈચ્છો છો અથવા આપણે તેમને દ્રાવણમાં આસપાસ ફરવા માટે રાખવા માંગીએ છીએ આપણે આને શા માટે કલ્ચર કરી રહ્યા છીએ આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે તેના વિશે વિચારો કે તે સખત ટિશ્યુ જે અહીં વિકસી રહ્યું છે તે લોહીના સંપર્કમાં આવે છે અને તે લોહીમાં તેની આસપાસ ફરતા ઘણાંબધા બિન વળગી રહેનારા સેલ હોય છે અને તે બિન વળગી રહેનારા સેલ જ્યારે તેઓ આસપાસ ફરી રહ્યા હોય ત્યારે ઉદાહરણ તરીકે કહો કે આ બિન વળગી રહેનારા સેલ છે ફરીથી એકવાર મને રંગ બદલવા દો આ બિન વળગી રહેનારા સેલ ગોળ ફરી રહ્યા છે તે તમે જાણો છો કે તે આસપાસ ફરી રહ્યા છે પરંતુ જ્યારે તે આસપાસ ફરી રહ્યા છે ત્યારે તે કદાચ અમુક ચોક્કસ વસ્તુઓનો સ્ત્રાવ કરે છે બરાબર હવે વાસ્તવિક જીવનમાં આપણે જાણતા નથી કે તે શેનો સ્ત્રાવ કરે છે અને તે મુખ્યત્વે તેના વાતાવરણમાં જેનો સ્ત્રાવ કરે છે તે અન્ય સેલ જે નીચે બેઠેલા અને વળગી રહેનારા સેલ છે તેને પ્રભાવિત કરે છે આ ગુલાબી રંગ ત્યાં વળગી રહેનારા સેલ છે જે નીચે છે અને તેની ઉપર આ લાલ સેલ ત્યાં ચોક્કસ સંયોજનો xyz રસાયણ xyz નો સ્ત્રાવ કરીને આસપાસ ફરી રહ્યા છે અને આપણે ખરેખર તે જાણતા નથી કે આમાંથી કેટલાક તેના જીવવિજ્ઞાનને અસર કરે છે તો આપણે આ બિંદુએ પ્રથમ તે નક્કી કરવું પડશે કે આપણે વળગી રહેનારા કે બિન વળગી રહેનારાનું કલ્ચર કરી રહ્યા છીએ હું વળગી રહેનારા સેલ ને પકડી રાખીશ આપણે વળગી રહેનારાની વાત કરીએ છીએ આપણે બિન વળગી રહેનારા સેલ ને ધ્યાનમાં લેતા નથી તેથી જ આપણે વિરામ આપ્યો હતો તમે જાણો છો કે મારા પહેલા કે બીજા વ્યાખ્યાનમાં કોઈ જગ્યાએ મેં તે જટિલતાનો પરિચય આપ્યો ન હતો આપણે તેના વિશે વાત કરી રહ્યા છીએ હવે અહીં મેં વિચાર્યું કે હું તેને પાછો લાવીશ જો તમે વળગી રહેનારા સેલ ની વાત કરી રહ્યા છો તો સેલ જે રીતે કાર્ય કરે છે તે કંઈક આના જેવું છે ઉદાહરણ તરીકે મારી પાસે આના જેવા સેલ છે Refer Slide Time 0955 અહીં મારી પાસે ત્યાં DNA અંદર હોય તેવું કેન્દ્ર છે આપણી પાસે તમામ પ્રકારના ઓર્ગોનલ માયટોકોન્ડ્રિયા અને કેન્દ્રમાં ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ Mt ત્યાં માયટોકોન્ડ્રિયા માટે છે તેવી જ રીતે આપણી પાસે પ્લાઝમા મેમ્બ્રેન માટે PM છે તમે જાણો છો કે આ સેલ પાસે ઘણાબધા મેમ્બ્રેન પ્રોટીન છે જે ત્યાં આવેલા છે હવે જો આ સેલ ને નીચેના સ્તરમાં વળગી રહેવું હોય અથવા એકબીજાને વળગી રહેવું હોય તો તેઓ ચોક્કસ સીમેન્ટિંગ મટીરીયલ નો સ્ત્રાવ કરે છે અને તેના કારણે આ વાદળી તીર જે બહાર આવે છે તે તેના વિશે કહે છે અથવા સીમેન્ટિંગ મટીરીયલ વિશે કહે છે આ સીમેન્ટિંગ મટીરીયલ તેને બીજા સેલ ને વળગી રહેવામાં મદદ કરે છે અને તે આ પ્રકારે તેની નજીક છે અથવા અન્ય પ્રકારે છે અથવા જે પણ હોય તેવી જ રીતે GA તે ગોલ્ગી એપેરેટસ છે ફરીથી આ 2 સેલ પછી વસાહત રચે છે ઉદાહરણ તરીકે આ 2 બીજા સમૂહ માટે સ્ત્રાવ કરે છે પછી તે ત્રીજાને રચના માટે આમંત્રણ આપે છે અને તેઓ ધીમે ધીમે વસાહત બનાવે છે તેથી તેમને વળગી રહેવા માટે આ સંયોજનો જે અહીં વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યા છે તેઓ મેટ્રિક્સ બનાવે છે જો તમે બધા સેલ ને દૂર કરી શકો છો તો હવે તમને ત્યાં પાછળ શું દેખાઈ રહ્યું છે તે વાદળી રંગના તીરથી હું જે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું ત્યાં પાછળ રહેલું તે કંઈક આના જેવું હશે અને આ મેટ્રિક્સ ને તકનીકી શબ્દોમાં એક્સ્ટ્રાસેલ્યુલર કહેવામાં આવે છે કારણ કે તે બહાર છે તે સેલ ની અંદર નથી બરાબર છે તે બહાર છે સેલ ની બહાર છે બહાર આ સેલ નો ભાગ નથી હવે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ તે આની જેમ મેટ્રિક્સ બનાવે છે ત્યાં મેટ્રિક્સ છે અને આ એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ મોટે ભાગે ત્યાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ નો ભાગ છે અને તેમાં મેટલ આયન અને બીજી ઘણી વસ્તુઓ સામેલ છે હવે આ એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ આપણા શરીરની એક જટિલ લાક્ષણીકતા છે જે સુનિશ્ચિત કરે છે કે સેલ તેમના ચોક્કસ સ્થાનોને વળગી રહે છે જ્યારે પછીથી કેન્સર વિશે વાત કરવામાં આવશે ત્યારે તેના વિશે વાત કરીશું કારણ કે આ ચોક્કસ પાસું ખૂબ જટિલ છે આ એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ જેને આપણે કહી શકીએ કે તે એક પ્રકારની તે સેલ ની વસાહતની લાક્ષણિકતા છે સેલ ની વસાહતથી મારા કહેવાનો અર્થ શું છે અથવા મને પાછલી આકૃતિ પર પાછા આવવા દો આ તે છે મેં તેનું નામ હૃદયની વસાહત આપ્યું છે હવે અહીં બહાર ત્યાં મારી પાસે મગજ છે અને આ મગજની વસાહત છે હવે મારી પાસે આ પેટ છે અને આ બધું કહો કે પેટ ની વસાહત છે પછી ત્યાં વસ્તુઓની શ્રેણી છે તેમાંથી ત્યાં દરેક વસાહતો છે અને વસાહતોમાં ત્યાં પેટા વસાહતો છે તે કેવી છે તેથી ઉદાહરણ તરીકે કહો કે જો હું તે હૃદયની અંદર ફરી વળું તો કહો કે હૃદયનું બંધારણ કંઈક આ પ્રકારનું છે જ્યાં તેની પાસે આની જેમ 4 ખંડ છે જે તમે જાણો છો હવે તેની અંદર આ 2 ઉપરના ખંડ છે તમે જે ખૂણાથી તેની તરફ જોઈ રહ્યા છો તે L ત્યાં ડાબી બાજુ માટે અને R ત્યાં જમણી બાજુ માટે છે UC ત્યાં ઉપરના ખંડ માટે છે અને LC ત્યાં નીચેના ખંડ માટે છે હવે આ વસાહતની અંદર ત્યાં બહુવિધ વસાહતો છે અને તેમાંથી દરેકમાં અલગ અલગ સેલ છે જે તેના વેન્ટ્રિક્યુલર સેલ માં સામેલ છે આ નીચેના છે તે વેન્ટ્રિક્યુલર સેલ છે જે આ વેન્ટ્રિક્લ ભાગને આવરી લે છે નીચેના 2 ખંડને વેન્ટ્રિક્લ કહેવામાં આવે છે અને આને ઓરીકલ્સ કહેવામાં આવે છે અને થોડા ફેરફારો સાથે તેમની પાસે જુદા પ્રકારના સેલ છે ત્યાં વિવિધ વસાહતો છે અને જુદી જુદી વસાહતો જુદી જુદી એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ તરફ દોરી જાય છે તેથી મેં આ શબ્દ રજૂ કર્યો છે તેથી ટૂંકમાં આને જૈવિક શબ્દભંડોળ કહેવામાં આવે છે તેઓ તેને ECM કહે છે હવે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ તે બીજું કંઈ નથી પરંતુ તે સ્થાનની ઓળખ છે અને આ સેલ અહીં આ શરતો હેઠળ વિકસે છે તે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ની ખૂબ જ ઉત્તમ લાક્ષણીકતા છે હવે જો મારે અહીં પાછા આવવું હોય અને જો મારે આ સેલ નો બહાર વિકાસ કરવો હોય તો તમે આ સેલ ને બહાર કાઢો જો હું આ સેલ ને અહીંથી બહાર કાઢું તો તેને પ્રથમ તે વસ્તુની નકલ કરવાની જરૂર છે ઉપરાંતમાં મારી પાસે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ extracellular matrix ECM ની યોગ્ય શ્રેણી હોવી જોઈએ જો મેં સેલ ને બહાર ડીશ પર વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે અને જો મારી પાસે આ પ્રકારની ડીશ હોય તો પછી તેની મુખ્ય પૂર્વશરત છે કે ડીશ માં એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ હોવી જોઈએ તો જ આપણે આ કરી શકીએ છીએ હવે હું ફક્ત વાદળી મૂકી રહ્યો છું કારણ કે મેં તમને એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ વાદળીમાં બતાવ્યું છે ત્યારથી હું તેને વાદળી સાથે મુકી રહ્યો છું તે ઉપરાંત અહીં એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ના પ્રોટીન નો યોગ્ય સમૂહ પણ હોવો જોઈએ હવે હું એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ના પ્રોટીન વિશે વાત કરું છું જો કોઈની પાસે ધારણા હોય તો ઉદાહરણ તરીકે જુઓ હું આ એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ને ચિહ્નિત કરું છું જેમ કે હું તેને વાદળી કહું છું આ વાદળી ત્યાં એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ બતાવી રહ્યું છે અને મેં તેને B કહ્યું છે હવે જો હું તમને અનુમાનિત પરિસ્થિતિ આપું છું જો હું કહું કે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ B માં તમે સંયોજન P ઉમેરો છો જેને હું આની જેમ સંયોજન P કહીને રજૂ કરું છું અને જો તમે આ કાર્ડિયાક માયોસાઈટ નો આની ટોચ પર અહીં વિકાસ કરશો તો તે કાર્ડિયાક માયોસાઈટ ના ગુણધર્મોને બદલશે તેઓ એકબીજાને વળગી રહેશે નહીં તે પરિસ્થિતિમાં તમે સેલ ને ફક્ત ત્યાં બેઠેલા જોશો તેઓ હલન ચલન કરશે નહીં તેઓ સ્થળાંતર કરશે નહીં અને માળખું બનાવશે જે મેં તમને બતાવ્યું છે પછી જો તેમને રચના કરવી હોય તો મારે આના જેવું કંઈક બતાવવું જોઈએ જેમકે જો તમને યાદ હોય તો મેં તમને આ માળખું બતાવ્યું હતું હવે તેઓએ ઈલેક્ટ્રોમિકેનિકલ પ્રવૃત્તિ અને આ બધી બાબતો બતાવવી જોઈએ અને તેઓ એકબીજાની નજીક આવવા જોઈએ યાદ રાખો કે આ તે માળખું છે જે તમે કદાચ પ્રથમ કે બીજા વ્યાખ્યાનમાં જોયું હતું ત્યાં તેઓ એકબીજાની નજીક આવશે નહીં હવે અહીં હું તમને કહું છું કે તમે ખરેખર આવી વસ્તુઓનું પરીક્ષણ કરી શકો છો જો તમે કહો કે આ P વાસ્તવમાં તેમના સ્થળાંતરને અટકાવશે અને ઉદાહરણ તરીકે કહો કે P એ ઝેર નું એક સ્વરૂપ છે જે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ની સાથે જોડાય છે અને કાર્ડિયાક માયોસાઈટ ને એકબીજાની નજીક આવતાં અટકાવે છે તેથી તેનું પરીક્ષણ કેવી રીતે કરવું અહીં તેનું એક ઉદાહરણ છે તેથી તમે જુઓ છો કે જો તમે મૂળભૂત બાબતો જાણો છો તો તમે અસંખ્ય પ્રશ્નોના જવાબ આપી શકો છો પરંતુ તમારે મૂળભૂત બાબતોને ખૂબ જ યોગ્ય રીતે સમજવી પડશે કારણ કે જેમ હું તેમાંથી પસાર થતો જઈશ તેમ તમે જોશો કે તમારામાંથી ઘણા હકીકતમાં ફક્ત સેલ કલ્ચર ના કારણને જાણતા હશો પરંતુ સ્નાતક વિદ્યાર્થીઓ તમે જાણો છો કે તેઓ વસ્તુઓનું કલ્ચર કરવા માટે કોટેડ ડીશ ના મહત્વને સમજી શકતા નથી અને તે પણ સમજતા નથી કે તેમાં જબરદસ્ત રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન શામેલ છે આ તર્ક છે કે તમે માત્ર કંઈક મિશ્રણ કરો કંઈક મિશ્રણ સાચુજ થવાનું છે તમે જાણો છો કે તે કંઈ તેના જેવું નથી તે આ રીતે કામ કરતું નથી અને તેનું એક કારણ એ પણ છે કે તેને ખૂબ જ અઘરી પ્રક્રિયા કહેવામાં આવે છે મારો કહેવાનો અર્થ એ છે કે તમારે તેને સમજવા માટે આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે કે આ પ્રકારની સમજણનું મહત્વ શું છે અથવા ઉદાહરણ તરીકે કહો કે આપણે તેનું અનુમાન કરવાનું શરૂ કરીએ છીએ હવે આ ECM છે જે કુદરતી છે આ કુદરતી ECM છે જેમાં મેં ઉલ્લેખ કર્યો છે તે મુજબ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ છે હવે મારી પાસે એક કૃત્રિમ પરમાણુ છે અને તે કૃત્રિમ એનાલોગ સંશોધનમાં રહેલા કુદરતી એનાલોગ ની બરાબર નકલ કરે છે અને આપણે તેના વિશે વાત કરીશું તે એક કૃત્રિમ એનાલોગ છે જે બરાબર તે જ રીતે વર્તે છે જેવા તેના જૈવિક પ્રતિરૂપ છે હવે જો તમે મૂળભૂત બાબતોને જાણતા નથી અને વૈજ્ઞાનિક રીતે આમાં તમારી પાસે કૃત્રિમ હોઈ શકે છે તો તેને કેવી રીતે શોધવું કૃત્રિમ વસ્તુઓ જે કદાચ ત્યાં અકાર્બનિક સમકક્ષ હોય તો તે એક અકાર્બનિક પરમાણુ હોઈ શકે છે પરંતુ અત્યંત સાહસિક થવા માટે વ્યક્તિએ તેની પાછળના જીવવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રને સમજવું પડશે કારણ કે મેં તમને કહ્યું હતું કે ત્યાં બીજી એક ખૂબ જ રસપ્રદ વસ્તુ છે જે આ એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ના પ્રોટીન સાથે સંબંધિત છે તે હવે અહી પાછી ચિત્રમાં આવી રહી છે હવે જ્યારે તમે કાર્સિનોમા અથવા કેન્સર સેલ વિશે વાત કરો છો તો કેન્સર સેલ ખરેખર શું છે કેન્સર સેલ તમારા પોતાના શરીરમાંથી ઉત્પન્ન થાય છે આ સેલ ઉદાહરણ તરીકે કહો કે આપણે એક વસાહત વિશે વાત કરીએ છીએ મને તેને અહી દોરવા દો કંઈક ઉદાહરણ તરીકે તમે તમારા શરીરને વસાહત તરીકે માનો છો તો પહેલાની જેમજ વાદળી વસાહત લાલ વસાહત લીલી વસાહત આછી લીલી વસાહત નારંગી વસાહત ગુલાબી વસાહત આછી વાદળી વસાહત આટલી ઘણી છે અને તમે જાણો છો કે આ દરેક વસાહતોમાં મારી પાસે અલગ અલગ સેલ છે જે તેમને નિયંત્રિત કરે છે બરાબર આ તે વિવિધ સેલ છે અને આ સમગ્ર પ્રણાલી એકબીજા સાથે એકપણ મિનીટ બગાડ્યા વગર સુમેળમાં રહે છે જયારે પણ યોગ્ય હોય ત્યારે તેઓ એકબીજા સાથે રક્ત વાહિનીઓ સાથે જોડાયેલી હોય છે અને તમે જાણો છો કે તેઓ એકબીજા સાથે દરેક પ્રણાલી સાથે દરેક કામગીરી સાથે ત્યાં અરસપરસ વાત કરી શકે છે તથા તેની સાથે અને પોતે પણ સંપૂર્ણ સુમેળમાં રહે છે અને તેઓ નસીબદાર ખુશ કુટુંબ છે હવે ઉદાહરણ તરીકે કહો કે આ વસાહતમાં ઉદાહરણ તરીકે કહો કે તે બાળકોમાંથી એક બદમાશ બની જાય છે આ તે બદમાશ બાળક છે અને આ બદમાશ બાળકે નક્કી કર્યું છે કે હું સમસ્યા ઉભી કરવા જઈ રહ્યો છું હવે તે શું કરશે તે મુસાફરી કરશે અને તે તેમાંથી બહાર આવશે હવે આ વસાહતોનો આ વસાહતોની ઓળખનો વિચાર કરો તેઓ ECM છે અહીં એક અલગ ECM છે અહી એક એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ છે ત્યાં એક અલગ ECM છે અને અહીં એક અલગ ECM છે ECM એ તેમનો બારકોડ છે તમને બારકોડ યાદ છે જ્યારે પણ તમે કોઈ સામગ્રી ખરીદો છો ત્યારે તમે બારકોડ જોશો ત્યાં તે સેલ નો બારકોડ છે આપણે નક્કી કરીએ છીએ કે તે શરીરના કયા ભાગનો વિકાસ કરશે પરંતુ અહીં આ બદમાશ સાથીએ નક્કી કર્યું છે કે તે બારકોડ ને છેતરશે અને તે ગમે ત્યાં જશે અને તે વિકાસ કરશે તે આક્રમણ કરશે તે આ ભાગ પર પણ આક્રમણ કરી શકે છે અને તમે જાણો છો કે તે આ રીતે વિકાસ કરશે કારણ કે હવે તે મોટાભાગે દ્રાવણમાં રહેલો સેલ છે તે ગમે ત્યાં વિકાસ કરી શકે છે અને કહેવામાં આવ્યું છે કે તેની પાસે વિકાસ કરવા માટે હવે કોઈ બારકોડ નથી તમને ખબર છે કે તેણે પોતાનો બારકોડ દૂર કરી દીધો છે હવે તે અહીં જાય છે અને તમે જાણો છો કે તમારે જરૂરથી મુશ્કેલી ઉભી થવાની છે તે અહીં જઈ શકે છે અને તે જ્યાં પણ નક્કી કરે ત્યાં મુશ્કેલી સર્જી શકે છે તે એક બદમાશ સાથી છે તેથી આપણી બધી સુમેળવાળી પ્રણાલી અચાનક અલગ તબક્કામાં જાય છે અને કેન્સર સેલ માં ચોક્કસપણે તે જ થાય છે એક સેલ નક્કી કરે છે કે અરે હું આ વસાહતનો ભાગ બનવા માંગતો નથી હવે હું વસાહતનો ભાગ ન બની શકું હું મારૂ બારકોડિંગ બંધ કરું છું અને હું આ વસાહત આ લાલ વસાહત સાથે છેતરપિંડી કરું છું જો હું લાલ વસાહતથી શરૂઆત કરું તો લાલ વસાહત સાથે છેતરપિંડી કરું છું જો હું તે વસાહતમાંથી લોકોને બહાર કાઢું છું અને મારે લીલી વસાહત અથવા આછી લીલી વસાહત અથવા ગુલાબી વસાહત જોઈએ છે અને હું મારો વિકાસ કરું છું કારણ કે મારી પાસે હવે કોઈ બારકોડ નથી હું ગમે ત્યાં જઈ શકું છું અને હું પુષ્કળ પ્રમાણમાં વિકાસ કરી શકું છું ચોક્કસપણે આમાં તેમ જ થાય છે અને તેથી જ હું તમને કહી રહ્યો છું કે આ એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ને ફરીથી સમજવા માટે જીવવિજ્ઞાનના આ ભાગને સમજો હું આ મુદ્દાને પુનરાવર્તિત કરી રહ્યો છું કારણ કે તમે તેના એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ પાછળના વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મહેરબાની કરીને આગામી પેઢીના આવનારા વૈજ્ઞાનિક તરીકે મહેરબાની કરીને વસ્તુઓને આંધળી રીતે અનુસરસો નહી આ આખી વસ્તુની પાછળ એક રસાયણશાસ્ત્ર છે જે ત્યાં જીવવિજ્ઞાન વિના અસ્તિત્વમાં નથી તેની પાછળ પાયાનું મૂળભૂત રસાયણશાસ્ત્ર હોવું જોઈએ તેથી મહેરબાની કરીને તેના પર વિચાર કરો મેં કેટલાક લીકોને વધારાની એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ થી કોટેડ ડીશ ખરીદતા જોયા છે અને તેઓ સેલ નો વિકાસ કરે છે ચોક્કસપણે ત્યાં કંઈક વિકાસ તો થશે જ મારો મતલબ કે તેમને વિકાસ કરતા કોણ અટકાવે છે જેમકે સ્પષ્ટ રીતે ત્યાં અંગૂઠાનો નિયમ હાજર છે વિજ્ઞાન કરવાની આ સાચી રીત નથી માટે તમારે તેના મૂળભૂત ખ્યાલોને સમજવા પડશે કે જો હું આ બદલીશ તો શું થઈ રહ્યું છે તેથી તમે સેલ સાથે રમવા માટે સક્ષમ હોવા જોઈએ તમને ખબર છે જો હું આ એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ને બદલું છું તો શું થવાનું છે જો હું આનો ઉપયોગ કરું તો આ તે છે જે હવે થશે તે સેલ ની વર્તણુક બદલાઈ જશે હકીકતમાં સમાન એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ માં સહેજ તફાવત સાથે તેમના ભૌતિક પરિમાણમાં ફેરફાર થશે આ તે ભાગ છે જ્યાં સેલ બદમાશ બને છે કારણ કે આ એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ની લાક્ષણિકતા અથવા બારકોડ સાથે ચેડા થવાને લીધે તે સેલ કેન્સરગ્રસ્ત બને છે તેથી તે લોકો માટે જે જીવવિજ્ઞાનની બહારના છે તમે તેને ચેડા થયેલ ECM બારકોડ તરીકે દર્શાવી શકો છો તમારે તેને આ રીતે યાદ રાખવું જોઈએ કે બારકોડ સાથે ચેડા કરવામાં આવ્યા છે જ્યારે બારકોડ સાથે ચેડા થાય છે ત્યારે તેઓ કોઈને પણ છેતરી શકે છે અને તેઓ છેતરપિંડી કરે છે તેઓ શરીરના અન્ય ભાગમાં જાય છે અને પછી તે રોકર બનાવે છે તેથી તે આ રીતે કાર્ય કરે છે હવે આ ECM શું કરે છે તે સમજવા માટેનું આ બીજું પાસું છે આગળના વર્ગમાં આપણે B સેલ ના જીવવિજ્ઞાનને આગળ વધારીશું કારણ કે તે તમને આ આધાર પર મદદ કરશે આજે આપણે ગેસ ના વિનિમય વિશે વાત કરી છે તેમાં આપણે તેની નકલ કેવી રીતે કરીએ છીએ આપણે તેની નકલ કરવાની વાત નથી કરી પરંતુ આપણે તે સ્થિતિની નકલ કેવી રીતે કરવાની છે બીજુ આપણે ECM વિશે વાત કરી બરાબર આપણે તેનું આગામી વર્ગમાં અનુસરણ કરીશું આપ સૌનો આભાર અને ધ્યાનથી સાંભળવા બદલ આભાર